હેલો અને સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના આ ડેમોમા તમારું સ્વાગત છે આગલા ડેમોમાં આપણે જોયું કે બફર ઓવરફ્લો થાય છે અને આપણે પેલોડ એક્ઝિક્યુટ કરવામાં સક્ષમ બન્યા આપણે એક શેલ બનાવ્યો અને કહ્યું કે એટેકર આવો શેલ બનાવી કોઈ ચોક્કસ એપ્લિકેશન તેમાંથી ચલાવી શકે અને એટેકર એ શેલમાંથી જે કઈ સંભવ થતું હોય એ બધું જ કરી શકે બીજા જે વિડીયો જોયા એમાં આપણે જોયું કે ઘણા એવા બચાવના કાર્યો છે કે જે સ્ટાન્ડર્ડ સિસ્ટમ માં આવેલ હોય છે વાસ્તવમાં આપણે ત્રણ અલગ અલગ આવા કાર્ય જોયા એમાંનું એક NX બીટ કે WX કે X બીટ છે જે Intel AMD પ્રોસેસર તથા બીજા ઘણા બધા માઈક્રો કન્ટ્રોલર માં હોય છે તો આપણે જે જોયું એ આ છે એ bit નક્કી કરશે કે કોઈ પેજ મેમરીમાં લખી શકશે અથવા તો એક્ઝિક્યુટ કરી શકશે તો સ્ટેક ના ઉદાહરણમાં આ bit નક્કી કરશે કે તમે સ્ટેકના કોડને એક્ઝિક્યુટ ન કરી શકો અને બીજું બચાવવાનું કાર્ય કે જે ઘણા આધુનિક કમ્પ્યુટર મા કરે છે તે કેનેરીને વાપરીને છે કેનેરી દરેક સ્ટેક ફ્રેમમાં હોય છે અને એ બફર ઓવરફલો થાય અને સ્ટેક ફ્રેમ ક્રોસ થાય તો એ બંધ કરે છે અને આ ફંકશન જ્યારે પાછો ફરે ત્યારે પકડાઈ જાય છે અને આ રીતે બીજો code એક્ઝિક્યુટ થતા રોકે છે અને ત્રીજી વસ્તુ જે આપણે જોઈ એ એડ્રેસ સ્પેસ લેઆઉટ રેન્ડમાઇઝેશન અથવા તો ASLR બચાવવાનું કાર્ય છે કે જે એક જ પ્રોગ્રામમાં રહેલા મોડ્યૂલને રેન્ડમાઇઝેશન કરશે દરેક જુદા રન માટે કે જેથી અટેકર એ નક્કી ના કરી શકે કે કઈ જગ્યાએ સબવર્ઝન બનાવશે અને કઈ જગ્યાએ રિટર્ન નું સરનામું હાજર છે બીજા શબ્દોમાં અટેકર માટે પેલોડ મૂકવાનું સરનામું શોધવું મુશ્કેલ થઈ જાય તો આ ત્રણ બચાવના રસ્તા જોવા માટે આપણે આગળ એક્ઝામ્પલ જોયું કે જેમાં આપણે બફર ઓવરફલો લીધું તો આ વીડિયોમાં આપણે એ જ ઉદાહરણ લઈશું કે જે આપણે આગલા વીડિયોમાં લીધો હતો કે જેમાં બે ફંકશન છે અને જે રીતે આપણે આગલા વીડિયોમાં જોયું તેમ લોકલ બફરમાં દુષિત કોડ કોપી કરી પેલોડ મૂકવાની અને શેલ ચાલુ કરવાનો પ્રયત્ન કરશુ આપણે આ કાર્ય નું ફરી ઉદાહરણ જોઈએ તો આપણે આ રીતે એ પહેલા બનાવીશું અને પછી આપડે આ કોર્ડ આ ડોક્યુમેન્ટ E5 સાથે ચલાવીશું તો આપણે અહીંયા જે પાસ કરીએ છીએ એ ફાઈલ છે કે જે payload થી બનેલી છે અને પેલોડ સ્પેશિયલ શેલ કોડ છે કે જે આપણે ચલાવવા માગીએ છીએ અને આપણે જ્યારે આ ચલાવીશું ત્યારે જોઈશું કે સફળતાપૂર્વક શેલ બનાવે છે આ પ્રોગ્રામ ચાલે છે કેમકે આપણે બધા જ બચવાના રસ્તાઓ બંધ કર્યા છે આપણે ASLR ડિસેબલ કર્યું છે આપણે કેનેરિ ડિસેબલ કર્યું છે અને આપણે સ્ટેક પ્રોટેક્શન પણ ડિસેબલ કર્યું છે હવે આપણે શું કરીશું કે આપણે એ બધા એક પછી એક એનબલ કરીશું અને જોઈ શકે કઈ રીતે શેલ કોડ ને રોકી શકાય છે તો સૌ પ્રથમ આપણે જોઇશું તે કેનેરી છે હવે કેનેરી કમ્પ્યુટર દ્વારા આપમેળે જ નાખવામાં આવે છે આપણે પહેલા શું કર્યું હતું કે આપણે fno stack protector પેરામીટર આપી તે કેનેરી ને બંધ કરી હતી તો જો આપણે કેનેરી ચાલુ કરીએ તો ચાલો જોઈએ શું થાય છે તો fno stack protector આપવાને બદલે ફરીથી f stack protector આપીશું કે જેથી કેનેરી દરેક ફંકશનમાં આવે હવે આપણે code ફરીથી compile કરીશું અને જોશું કે દરેક ફંકશનમાં કેનેરી છે હવે આપણે કોડ ફરીથી ચલાવીએ તો આપણે જોઇશું કે સ્ટેક મશીન ડિટેક્ટ થાય છે તો અહીંયા શું થયું કે દરેક ફંકશનમાં કેનેરી હોવાના કારણે સ્ટેક બફર ઓવરફ્લો કે જે strcpy થી થયું એ પકડાઈ ગયું અને તે આ કેનેરી દ્વારા પકડાયું અને તેના કારણે પ્રોગ્રામ અટકી ગયો અને સ્ટેક smashing નોંધાયું તો ચાલો એક વખત ફરીથી કેનેરી ડિસેબલ કરી દઈએ કે જેથી આપણે બીજી રીત જોઈ શકીએ તો હવે બીજી રીત જે આપણે જોઇશું એ Wx અથવા X બીટ છે હવે Wx અથવા X દરેક linux સિસ્ટમ દ્વારા પોતાની જાતે જ શરૂ હોય છે આપણે પહેલા તેને બંધ કર્યા હતા એના માટે આપણે z execstack નો ઉપયોગ કર્યો હતો તો હવે હું આ કમાંડ લાઈન પરિમાણ કાઢી ફરી પ્રોગ્રામ compiler કરું તો sabvartig એક્ઝીક્યુશન નોંધવા અને પેલોડ બનાવવાને બદલે આપણે segmentation fault મળશે એનું કારણ એવું છે કે payload સફળાપૂર્વક ઓવરફ્લો થયો અને બફર ઓવરફ્લો થયું અને રિટર્ન એડ્રેસ બદલી ગયું અને આ બદલેલા રિટર્ન એડ્રેસ પર ફંકશન એ કોડ એક્ઝિક્યુટ કરવાનો પ્રયત્ન કર્યો હવે આ ફંકશન ને પોતાનો સ્ટેક છે અને તે નોન એક્ઝિક્યુટેબલ છે તેથી પ્રોસેસરે એ નોંધ્યું કે આ અમાન્ય એક્ઝીક્યુશન થયું છે અને પ્રોગ્રામ ના ચાલ્યો અને તેના કારણે પ્રોગ્રામ અટકી ગયો તો ચાલો આપણે આ કાઢી નાખીએ અને ફરીથી કમાંડ લાઈન પરિમાણ મૂકી દઈએ કે જ્યાંથી સ્ટેક એક્ઝિક્યુટેબલ થઈ જાય અહીં આપણે પેલોડ અને સ્ટેક ચલાવી શકીએ અને આ રીતે આપણે કેનેરી તથા સ્ટેકનું એક્ઝિક્યુટેબલ બંને ડિસેબલ કરીને જોયું તો ચાલો આપણે અંતિમ બચાવ પરિબળ કેજે ASLR છે તે જોઈએ ASLR નું સ્ટેટસ linux સિસ્ટમમાં randomize va space ફાઇલ દ્વારા મેળવી શકાય છે એ ફાઈલ procsyskernel directory માં હાજર હોય છે જો એ ફાઈલ નું મૂલ્ય શૂન્ય છે એનો મતલબ ડિસેબલ છે તો એને શરૂ કરવા માટે આપણે શું કરી શકીએ કે તે ફાઈલનું મૂલ્ય ૧ ૨ અથવા તો ૩ કરી દઈએ ચલો માનીએ કે આપણે તેનું મૂલ્ય બદલીને ત્રણ કર્યું તેના માટે આપણે sudo કરવું પડશે કારણ કે ફાઇલ બદલવા માટે sudo કરવું પડે કમાન્ડ sudo sh c echo ૩ આઉટપુટ ને procsyskernelrandomize va space મા મોકલશે આ રીતે આપણે નું મૂલ્ય શૂન્ય માંથી 3 કર્યું તો એ બદલી ગયું છે એ જોવા માટે આપણે એ ફાઇલનો કન્ટેન્ટ જોઈ શકીએ તો અહીંયા આપણે શું કર્યું કે આપણે ફરી ને ઈનેબલ કરી દીધું જેના કારણે આપણો પ્રોગ્રામ હજુ ચાલશે આપણે એ જ પ્રોગ્રામ ચલાવીશું અને જોઈશું કે તે એટકને સફળતાપૂર્વક રોકે છે અને enable છે એના કારણે segmentation fault આવશે એનું કારણ એવું છે કે રીટન એડ્રેસ કે જે આપણે 0xffffcf70 લોકેશન થી બદલી નાખ્યું તે સ્ટેકનું નથી Randomization એ ખાતરી આપશે કે દરેક એક્ઝિક્યુસન માટે સ્ટેકનું એડ્રેસ અલગ હોઈ જેથી અટેક ને અટકાવી શકાય